મિત્રો આ સત્રમાં આપણે સમય વ્યવસ્થાપન વિશે વાત કરીશું અને સમય વ્યવસ્થાપન શું છે સમયનું માપન અને મુખ્ય શોધ સમય વ્યવસ્થાપનના ફાયદા અને નિષ્ફળતાઓ સમય વ્યવસ્થાપનમાં આવતા અવરોધો સમય વ્યવસ્થાપન પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું અને છેલ્લે આપણે સમય વ્યવસ્થાપન મા આવતી કેટલીક ચિંતાઓ વિશે ચર્ચા કરીશું હું શરૂ કરું તે પહેલાં ચાલો આપણે 10 નિવેદનો વાંચીએ તમે ફક્ત તમને જે લાગુ પડતું હોય તે પસંદ કરો પ્રથમ છે શું તમે કામ સોંપણીની સમયમર્યાદા પુરુ કરો છો શું તમે તમારા મહત્વના પ્રોજેક્ટ અથવા અસાઇનમેન્ટમાં મોટાભાગે કામ કરો છો શું તમે રોજના કામની યાદી લખો છો શું તમે પ્રવૃત્તિઓના સંબંધિત મહત્વનું મૂલ્યાંકન કરો છો શું તમે વિવિધ પ્રવૃત્તિઓ માટે આયોજન અને સમય ફાળવો છો શું તમે સામાજિક પ્રવૃત્તિઓને તમારા સમય સાથે દખલ કરતા અટકાવો છો શું તમારી આયોજિત પ્રવૃત્તિઓ નિર્ધારિત સમયમાં પૂર્ણ થઈ છે શું તમે માંગણીઓ પર સમયનો ખર્ચ બદલવા માટે સક્ષમ છો શું તમે જાણો છો કે ખોવાયેલો સમય પાછો મેળવી શકાતો નથી શું તમે તમારો સમય ને મેનેજ કરો છો હવે તમને કેટલી ટીક્સ મળી હશે તે દરેક ટિક માટે તમે એક પૉઇન્ટ અસાઇન કરો છો તમને મળેલા પૉઇન્ટની કુલ સંખ્યા ગણો જો તમે 7 થી 9 સ્કોર કરો છો તો તમે સમય વ્યવસ્થાપનમાં સારું કરી રહ્યા છો જો તમારો સ્કોર 4 અને 6 ની વચ્ચે હોય તો તમે સમય વ્યવસ્થાપનમાં સરેરાશ છો અને તમારી પાસે કેટલીક સારી સમય વ્યવસ્થાપન કૌશલ્ય છે પરંતુ સ્પષ્ટપણે તેને મદદ કરતી વખતે કેટલાક સુધારાની જરૂર છે જો તમે 1 થી 3 સ્કોર કરો છો તો તમારે એક સાથે યોજના બનાવવી જોઈએ કારણ કે તે તમારા સમય વ્યવસ્થાપનનું સારું સૂચક નથી તેથી કૃપા કરીને કોઈ શૈક્ષણિક કોચ અથવા કોઈપણ નિષ્ણાતની સલાહ લો કે તમે તમારા સમયને અસરકારક રીતે કેવી રીતે સંચાલિત કરી શકો ચાલો હવે વ્યાખ્યાયિત કરીએ કે સમય વ્યવસ્થાપન શું છે સમયનું સંચાલન કરી શકાતું નથી કારણ કે તે એક અપ્રાપ્ય પરિબળ છે સમય વ્યવસ્થાપનને સમયની દેખરેખ અને નિયંત્રણના માર્ગ તરીકે જોઈ શકાય છે આ સંદર્ભે નિર્ધારિત સમયગાળામાં અથવા તમારા માટે ઉપલબ્ધ ચોક્કસ સમયગાળાની અંદર બહુવિધ કાર્યોના પ્રદર્શનના સંદર્ભમાં સ્વ વ્યવસ્થાપન વિશે વાત કરવી વધુ યોગ્ય રહેશે પરંતુ સ્વ વ્યવસ્થાપનનો એક અલગ અર્થ છે તે છે સ્વનું નિરીક્ષણ અને નિયમન અને તેનો સમયનો કોઈ સંદર્ભ નથી તેથી અમે ટાઈમ મેનેજમેન્ટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ લેકેઈન સૂચવ્યું હતું કે સમય વ્યવસ્થાપન એ જરૂરિયાતો નક્કી કરવાની પ્રક્રિયા છે આ જરૂરિયાતોને હાંસલ કરવા માટે લક્ષ્યો નક્કી કરવા આ લક્ષ્યોને હાંસલ કરવા માટે જરૂરી કાર્યોને પ્રાથમિકતા અને આયોજનનો સમાવેશ થાય છે અને આ વ્યાખ્યા ઘણા વિદ્વાનો દ્વારા અપનાવવામાં આવી છે અથવા સ્વીકારવામાં આવી છે અલબત્ત વિદ્વાનોની સંખ્યા સમય વ્યવસ્થાપનને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરે છે તે રીતે વ્યાખ્યા અલગ પડે છે પરંતુ જો તમે સમય વ્યવસ્થાપન પર આ ક્ષેત્રોમાં વિવિધ નિષ્ણાતો અથવા લેખકો દ્વારા આપવામાં આવેલી તમામ વ્યાખ્યાઓનું વિશ્લેષણ કરો છો તો સમય વ્યવસ્થાપન એ એવી વર્તણૂકનો સંદર્ભ આપે છે જેનો હેતુ અસરકારક હાંસલ કરવાનો છે એટલે કે ચોક્કસ ધ્યેય ને લગતી નિર્દેશિત પ્રવૃત્તિઓ કરતી વખતે સમયનો ઉપયોગ તેથી જો તમે આ વિધાનનું પૃથ્થકરણ કરશો તો તમે જોશો કે તેમાંથી ત્રણ માર્કર્સ બહાર આવી રહ્યા છે પેલું અમુક ધ્યેય નિર્દેશિત પ્રવૃત્તિઓ બીજુ સમયનો અસરકારક ઉપયોગ અને ત્રીજું હાંસલ કરવાનો ઉદ્દેશ્ય ધરાવતા વર્તન તેથી ચોક્કસ ધ્યેય નિર્દેશિત પ્રવૃત્તિઓ કરતી વખતે સમયનો ઉપયોગ હાંસલ કરવામાં અસરકારક હોવું જોઈએ તેનો અર્થ એ છે કે પ્રથમ એ છે કે વ્યક્તિએ પોતાના સમય અને સમયના ઉપયોગ વિશે સ્વ જાગૃતિ હોવી જોઈએ જે વ્યક્તિની ક્ષમતાઓની મર્યાદામાં બંધબેસતા કાર્યો અને જવાબદારીઓને સ્વીકારવામાં મદદ કરે છે પછી આગળ આયોજન વર્તન છે જેમ કે ધ્યેયો નક્કી કરવા કાર્યોનું આયોજન કરવું વિવિધ પ્રવૃત્તિઓ અથવા કામો અથવા નોકરીઓને પ્રાધાન્ય આપવું કાર્યની સૂચિ બનાવવી સમયનો અસરકારક ઉપયોગ કરવાનો હેતુ હોય તેવા કાર્યને જૂથબદ્ધ કરવું પછી વર્તનનું નિરીક્ષણ અને નિયંત્રણ કરવું અને આ કિસ્સામાં જે અવલોકન કરવાનો હેતુ છે તે પ્રતિસાદ લૂપ બનાવે છે જો આપણે જુદી જુદી નોકરીઓ માટે અલગ અલગ સમય ફાળવીએ તો શું તમે તે હાંસલ કરવામાં સક્ષમ છો અથવા તેમાં અમુક વિક્ષેપો છે તેથી વર્તન પર દેખરેખ અને નિયંત્રણ દ્વારા અમે સમયના અસરકારક ઉપયોગને પણ માપી શકીએ છીએ તેથી તે સમયની સ્વ જાગૃતિ છે અને તમે ચોક્કસ પ્રવૃત્તિઓમાં કેટલો સમય પસાર કરી શકો છો તેનું આયોજન કરો અને વિવિધ પ્રવૃત્તિઓ પર સમયનું નિરીક્ષણ કરો તે ત્રણેય વસ્તુઓ મળીને સમય વ્યવસ્થાપનને વ્યાખ્યાયિત કરે છે કેટલાક શબ્દો છે જેનો ઉપયોગ સમય વ્યવસ્થાપનમાં થાય છે જેમ કે કેટલીકવાર તમે ક્રોનોટાઇપ શબ્દનો ઉપયોગ કરો છો તે સર્કેડિયન રિધમ્સ છે જે દર્શાવે છે કે 24 કલાકની અંદર વ્યક્તિ શું કરે છે અને કેટલાક લોકો ત્યાં છે જેઓ સવારના સમયે સક્રિય હોય છે દિવસના પહેલા ભાગમાં તેઓ ખૂબ જ સક્રિય હોય છે તેઓને સવારના પ્રકારના લોકો કહેવામાં આવે છે અને કેટલાક લોકો ત્યાં જેઓ વહેલી અને મોડી સાંજના કલાકો મોડી રાત્રિના કલાકો તેમજ સાંજના વહેલા કલાકો દરમિયાન સક્રિય રહે છે તેઓ ખૂબ જ સક્રિય હશે અને તેઓને સાંજના પ્રકારના લોકો કહેવામાં આવે છે તેવી જ રીતે અન્ય અને તેની સાથે સંકળાયેલા ઘણા લક્ષણો છે પરંતુ આપણે આપણામાંથી મોટાભાગના લોકો સવારના પ્રકારના લોકો છીએ અને તેના કરતા ઓછા સાંજના પ્રકારના લોકો છે અને કેટલાક લોકો એવા છે કે જેઓ સવાર અને સાંજ સમાન પ્રકારના હોય છે તેઓ કોઈપણ પ્રકારમાં સમાવિષ્ટ નથી એ જ રીતે સમયનો પોલીક્રોનિક અને મોનોક્રોનિક ઉપયોગ છે કેટલાક લોકો એવા છે કે જેઓ સમયનો બહુવિધ કાર્યોમાં ઉપયોગ કરી શકે છે તેમને પોલીક્રોનિક વ્યક્તિઓ કહેવામાં આવે છે એકસાથે બે કે તેથી વધુ કાર્યો કરવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું તેનાથી વિપરીત મોનોક્રોનિક વ્યક્તિઓ તેઓ એક સમયે એક કાર્ય કરે છે અને તેઓ એક પછી એક કાર્ય ક્રમિક રીતે કરે છે તેઓ એક જ સમયે બહુવિધ કાર્ય કરી શકતા નથી અને સંસ્કૃતિ પણ આપણા સમયના ઉપયોગને પ્રભાવિત કરે છે કારણ કે યુરોપ અને યુએસ જેવી પશ્ચિમી સંસ્કૃતિઓમાં જો ચોક્કસ કાર્ય માટે સમય આપવામાં આવે છે તેઓ તે ચોક્કસ સમયમાં ચોક્કસ કાર્ય કરે છે પરંતુ પૂર્વીય સમાજમાં ખાસ કરીને એશિયન દેશોમાં તમે ચિહ્નિત કરી શકો છો કે લોકો એક જ સમય દરમિયાન બહુવિધ કાર્ય કરે છે તેથી સંસ્કૃતિઓમાં પશ્ચિમી સંસ્કૃતિઓમાં તેઓ ચોક્કસ સમયે ચોક્કસ કાર્ય કરે છે પરંતુ પૂર્વીય એશિયન સમાજમાં તમે લોકોને એક જ સમયના સ્લોટ પર બહુવિધ કાર્ય કરતા જોશો અને ત્યાં છે આ સમય વ્યવસ્થાપનને કેવી રીતે માપવું અલબત્ત શરૂઆતમાં અમે સમય વ્યવસ્થાપનનું મૂલ્યાંકન અથવા મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય તે અંગે થોડો સંકેત આપ્યો છે પરંતુ મેકન દ્વારા એક લોકપ્રિય સ્કેલ છે અને જેમાં ત્રણ ઘટકોનો સમાવેશ થાય છે એક છે નિર્ધારિત લક્ષ્યો અને પ્રાથમિકતાઓ ટાઈમ મેનેજમેન્ટના મિકેનિક્સ કે જે તમે ટુ ડુ લિસ્ટ બનાવો છો અને બીજું છે સમયના સંગઠનની પસંદગી જેમાં કામ કરવાની વ્યવસ્થિત રીતની પસંદગી છે ત્રીજું છે જેને સમયનું નિયંત્રણ માનવામાં આવે છે તેથી આ આપણે સમયને અગાઉ જે રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ તેની સાથે મેળ ખાય છે અને તે મુજબ સમય વ્યવસ્થાપન માટે પણ સિદ્ધાંતો છે અને તે સમયનું મૂલ્યાંકન કરવાની અથવા સમય વ્યવસ્થાપનને માપવાની આ મેકન ની રીતનું પણ પાલન કરે છે અને સમય વ્યવસ્થાપન પર કેટલીક નિર્ણાયક શોધ છે જેમકે સાહિત્ય કહે છે કે સ્ત્રીઓ પુરૂષો કરતાં વધુ સારી રીતે સમયનું સંચાલન કરે છે વૃદ્ધ વિદ્યાર્થીઓ અથવા વૃદ્ધ લોકો યુવાન લોકો અથવા નાના વિદ્યાર્થીઓ કરતાં વધુ સારી રીતે સમય વ્યવસ્થાપન દર્શાવે છે અને અમારા જૂના અભ્યાસમાં અમે સિંગલ અને ડ્યુઅલ કારકિર્દી પરિવારોમાં હાથ ધર્યા હતા જેમાં એકલ કારકિર્દી કુટુંબ એ છે જ્યાં કુટુંબમાંથી એક વ્યક્તિ હોય છે અથવા જે ન્યુક્લિયર ફેમિલી છે તે માંથી એક વ્યક્તિ નોકરી કરે છે જેમકે તેના પતિ પત્નીમાંથી કોઈ પણ નોકરી કરે છે પરંતુ બેવડી કારકિર્દી કુટુંબ એવું છે જ્યાં પતિ અને પત્ની બંને નોકરી કરે છે સિંગલ એન્ડ ડ્યુઅલ કરિયર ફેમિલીમાં પત્નીઓનો અભ્યાસ કરતા અમને જાણવા મળ્યું કે સિંગલ કેરિયર ફેમિલી માં પત્નીઓ અને ડ્યુઅલ કરિયર ફેમિલી માં પતિઓ વધુ પોલીક્રોનિક છે તેનો અર્થ એ છે કે એકલ કારકિર્દી પરિવારમાં પત્નીઓ એક જ સમયના સ્લોટમાં તેઓ ઘણી પ્રવૃત્તિઓ કરે છે જ્યારે દ્વિ કારકીર્દીના પરિવારોમાં પતિઓ તે જ સમયના સ્લોટમાં વધુ ઘણી પ્રવૃત્તિઓ કરે છે અને ટૂંકા શ્રેણીના આયોજનમાં સમય વ્યવસ્થાપન વલણ પણ માં નોંધપાત્ર આગાહી કરે છે પોઈન્ટ એવરેજ અને તે આ સ્કોલેસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ સ્કોર કરતાં વધુ હિસ્સો ધરાવે છે તેનો અર્થ એ છે કે તમારી પાસે ટૂંકી રેન્જનું આયોજન અને સારા સમય વ્યવસ્થાપન વલણને લીધે તમારું શૈક્ષણિક પ્રદર્શન સુધરવાની શક્યતા વધુ છે કાં તો તમે સમયને મેનેજ કરો છો અથવા સમય તમને મેનેજ કરશે કારણ કે તે એક ભયજનક સંસાધન છે એકવાર તે ચાલ્યા ગયા પછી તે કાયમ માટે જતું રહે છે જે વિદ્યાર્થીઓ સમજે છે કે તેઓ તેમના સમયનું નિયમન કરી શકે છે અથવા વિવિધ પ્રવૃત્તિઓની માંગ મુજબ તેમના સમયને નિયંત્રિત કરી શકે છે તેના દ્વારા તેઓએ તેમના પ્રદર્શનનું નોંધપાત્ર રીતે વધુ મૂલ્યાંકન વધુ કાર્ય અને જીવન સંતોષ ઓછી ભૂમિકાની અસ્પષ્ટતા ઓછી ભૂમિકાનો ભાર અને શુદ્ધ નોકરી સંબંધિત તણાવ અને શારીરિક તણાવની જાણ કરી તેનો અર્થ એ છે કે સમયનું અસરકારક રીતે સંચાલન કરવાથી માત્ર આપણું પ્રદર્શન વધુ જીવન અને કાર્ય સંતોષ જ નહીં પરંતુ ઓછા તણાવ અને ઓછી ભૂમિકાની અસ્પષ્ટતા તરફ દોરી જશે અને સાહિત્ય પર જ્યાં સામૂહિક રીતે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું ત્યાં તે જાણવા મળ્યું હતું કે સમય વ્યવસ્થાપન કામગીરી સાથે પણ સંબંધિત છે પરંતુ સંબંધ સૌથી નબળો છે તે મજબૂત નથી જ્યારે સમય વ્યવસ્થાપન યોગ્ય હોય ત્યારે સૌથી મજબૂત સંબંધ જોવા મળ્યો હતો પછી તે તણાવ ઘટાડે છે અને તે સમય વ્યવસ્થાપનની તાલીમ આપવામાં પણ જોવા મળે છે તે સહભાગીઓની સ્વ રિપોર્ટેડ સમય વ્યવસ્થાપન કૌશલ્યમાં પણ વધારો કરે છે તેથી સમય વ્યવસ્થાપનની તાલીમ તમારા સમય વ્યવસ્થાપન કૌશલ્યોને સુધારી શકે છે અને સમય વ્યવસ્થાપનના ફાયદા એ છે કે તમે જ્યાં પણ કામ કરો છો ત્યાં વધુ ઉત્પાદકતા અને વધુ કાર્યક્ષમતા જો તમે કોઈ વ્યવસાય પર કામ કરી રહ્યા હોવ તો વધુ સારી વ્યાવસાયિક પ્રતિષ્ઠા ઓછો તણાવ ઉન્નતિ માટેની વધુ તકો જીવન ધ્યેયો તેમજ કેરિયર ધ્યેયો હાંસલ કરવા મળશે અને જો તમે સમયનું સંચાલન કરવામાં નિષ્ફળ રહેશો તો તમે સમયમર્યાદા ચૂકી રહ્યા છો અને જો તમે પ્રક્રિયા ઉદ્યોગમાં કામ કરી રહ્યા છો જ્યાં એક વિભાગનું આઉટપુટ બીજા વિભાગ માટે ઇનપુટ બનશે તો તે કિસ્સામાં જો તમે સમયનું સંચાલન કરવામાં અસમર્થ હોવ તો કામનો અયોગ્ય પ્રવાહ હશે અને તે કામની ગુણવત્તામાં પણ ખરાબી તરફ દોરી જશે અને અપરાધ અયોગ્યતા હતાશા આત્મ શંકા નબળી પ્રતિષ્ઠા અને અટકેલી કારકિર્દી અને ઉચ્ચ તણાવની લાગણીઓ તરફ દોરી જશે તેથી વસ્તુઓને મુલતવી રાખશો નહીં તમે જે રીતે સ્થાયી થયા છો તે પ્રમાણે કરો અને અલબત્ત દરેક વ્યક્તિ જે ઇચ્છે છે કે સમયને સંચાલિત કરવામાં ઘણા અવરોધો છે અને જો તમારું લક્ષ્ય અસ્પષ્ટ છેઅને તો તમે શું કરવા જઈ રહ્યા છો અને તમારા ઉદ્દેશ્યો અસ્પષ્ટ હોય તો તમે સમયનું અસરકારક રીતે સંચાલન કરી શકતા નથી કારણ કે તમે જાણતા નથી કે હું શું કરવા જઈ રહ્યો છું જેમકે જો અમે અવ્યવસ્થિત હોઈએ તમારા કાર્ય અને સમયને વ્યવસ્થિત ન કર્યો હોય તો તમે વિવિધ કાર્યો માટે સમય ફાળવી શકતા નથી અને આ એક મુખ્ય અવરોધ છે અથવા સમય વ્યવસ્થાપનમાં એક મુખ્ય મુદ્દો એ છે કે કેટલાક લોકો છે જ્યારે તેમને કાર્યો સોંપવામાં આવે ત્યારે તેઓ હા કહે છે એક આવશ્યક તથ્ય એ છે કે જો તમે તમારા સમયનું સંચાલન કરવામાં અસમર્થ છો અને કાર્યો કરી રહ્યા હો ત્યારે વિવિધ વિક્ષેપો આવે છે તો તમે નિષ્ફળ થશો જેમ કે તમે કોઈ ચોક્કસ પ્રવૃત્તિ પર કામ કરી રહ્યા હોવ તે દરમિયાન તમે ઈમેલ ફોન કોલ્સનો જવાબ આપો છો આ વિક્ષેપો છે અને ત્યાં નિષ્ક્રિયતાનો સમયગાળો છે જ્યારે તમારી પાસે કોઈ કાર્ય નથી અને સમય પુષ્કળ ઉપલબ્ધ છે કારણ કે ખ્યાલમાં આપણે બધા સમય કહીએ છીએ સમય હંમેશા હાજર છે પરંતુ ક્યારેય સમાપ્ત થતો નથી તેથી જો તે તમારો ખ્યાલ છે તો તમે અસરકારક રીતે ઉપયોગ કરી શકતા નથી કારણ કે સમય 1640 હંમેશા હાજર રહે છે અને એ ક્યારેય સમાપ્ત થતો નથી ઘણા લોકો એક સમયે ઘણી બધી વસ્તુઓ કરવા માંગે છે જે એના માટે સમસ્યા ઊભી કરે છે અને જો તમે તણાવમાં છો અથવા તમે સતત કામ કરી રહ્યા છો તો તમને થાક હશે માનસિક તણાવ હશે જે વિવિધ કાર્યોને સ્માર્ટ અને અસરકારક રીતે કરવામાં અવરોધ તરીકે હશે અને છેલ્લે બધા કામ ભેગા થશે અને તમે આખો સમય કામ કરો છો પરંતુ એવી કોઈ છૂટ નથી કે જે સમય વ્યવસ્થાપનમાં પણ અડચણ ઊભી કરે કારણ કે તમે નવી પ્રવૃત્તિઓ કરવા માટે તમારી બેટરી સતત રિચાર્જ થશે નહીં તેથી દરેક કાર્ય પછી અમને થોડો આરામ ની જરૂર છે અને પછી તમે બીજું કામ શરૂ કરો જે વધુ અસરકારક હશે આમ કહ્યું તો પછી આ સમય કેવી રીતે મેનેજ કરવો માટે સૌ પ્રથમ તમે સમય અને કાર્ય નું લક્ષ્યો નક્કી કરો છો જે તમને તે વ્યાખ્યાયિત કરવામાં મદદ કરશે કે જેમ કે તમે કેવી રીતે કામ કરવા માંગો છો તમે કેવી રીતે ઇચ્છો છો તમે કેવી રીતે જીવવા માંગો છો અને તમે એનાથી શું પ્રાપ્ત કરવા માંગો છો તમારી જાતને વ્યાખ્યાયિત કરો કે લાંબા ગાળાના લક્ષ્યો શું હશે અને તમારા ટૂંકા ગાળાના લક્ષ્યો શું હશે અને વિદ્યાર્થીઓના કિસ્સામાં અને તમે શોધી શકશો કે તમે દિવસનો શ્રેષ્ઠ સમય ઓળખો છો જેમકે મુશ્કેલ અથવા કંટાળાજનક વિષયોનો પહેલા અભ્યાસ કરો છો દર વખતે અભ્યાસ કરવા માટે સમાન સ્થાનનો ઉપયોગ કરો છો પુસ્તકાલય અથવા સ્થાનનો ઉપયોગ ખૂબ જ ઓછા વિક્ષેપોમાં કરો છો માટે વિક્ષેપો ટાળો અભ્યાસ માટે રાહ જોવાના સમયનો ઉપયોગ કરો અને તે વ્યવસાય અથવા શાળાને પૂર્ણ સમયની નોકરી તરીકે માને છે જો તમે તે કરો છો કારણ કે તમારો મુખ્ય હેતુ અભ્યાસ કરવાનો છે તો તમે તમારા સમયને અસરકારક રીતે સંચાલિત કરી શકો છો અને અસરકારક બની શકો છો ચાલો હવે તમારા પ્રોફેશનલ સંદર્ભમાં આવીએ એટલે કે અમે તમારી રોજિંદી નોકરી કેવી રીતે કરી શકીએ તેનો ઉલ્લેખ કરી રહ્યા છીએ અને એકવાર જોબ મળી જાય પછી તમે ત્યાં જે પણ કામ હોય તે પૂર્ણ કરો તમે આજે તે જ કામ પૂર્ણ કરો નોકરી ન કરવી એટલે ચૂકવેલ તારીખ અને જો તમે જોબ નહીં કરો તો સતત પેન્ડિંગ જોબ્સ રહેશે અને પેન્ડિંગ જોબ્સ તમારા પર સ્ટ્રેસ નાખશે તેથીઆજનું કામ આજે કરવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે અને જો કોઈ જટિલ કામ હોય તો તમે જટિલ કામને વિવિધ ઘટકોમાં વિભાજીત કરો જેમ તમે એન્જિનિયરિંગમાં સમસ્યા હલ કરો છો તેમ જો ઇજનેરી સમસ્યા હલ થાય પછી સમગ્ર સમસ્યા વિવિધ ઘટકોમાં વિઘટન કરવાની છે દરેક ઘટકમાં આપણે જોઈએ છીએ કે એન્જિનિયરિંગ કેવી રીતે તે થઈ શકે છે તેવી જ રીતે જો જોબ ખૂબ જ જટિલ હોય અને જોબને અલગ અલગ ઘટકોમાં વિઘટિત કરો અને જોબના દરેક ઘટકને પૂર્ણ કરો અથવા જોબના દરેક ઘટકને તમારા શેડ્યૂલ મુજબ દરરોજ હેન્ડલ કરો તે ચોક્કસ દિવસે કરવા માટેની નોકરીઓની યાદી બનાવો અથવા કામ કરવા માટેની સૂચિ તૈયાર કરો અને જો શક્ય હોય તો જ્યારે તમે કરવા માટેની સૂચિ તૈયાર કરી રહ્યા હોવ તેમાંથી જો કેટલાક કામ અન્યને સોંપી શકાય તો તમે અન્યને કામ સોંપી શકો છો પરંતુ તે જ સમયે તમે જે વ્યક્તિને કામ સોંપી રહ્યા છો તે વ્યક્તિને જોવાનો સમય તેની પાસે કામ કરવાની ક્ષમતા અને રુચિ હોવી જોઈએ અને તે જ સમયે જ્યારે તમે કોઈ કામ સોંપી રહ્યાં હોવ ત્યારે ત્યાં કેટલીક અન્ય વ્યક્તિઓ અથવા સંસાધનો પણ હોઈ શકે છે જે આ કામ સાથે સંકળાયેલા છે તેથી વ્યક્તિઓને જાણ કરો અને સંસાધનની પણ વ્યવસ્થા કરો જેથી વ્યક્તિઓ કર્તાને મદદ કરી શકે તેમજ પ્રતિનિધિ માટે સંસાધનો પણ હોઈ શકે અને એકવાર કામ સોંપવામાં આવે અથવા અન્ય વ્યક્તિને નોકરી સોંપવામાં આવે તમે પણ મોનિટર કરો છો કારણ કે મોનીટરીંગ અને રીમાઇન્ડીંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે અન્યથા તે ક્યારેય પૂર્ણ થશે નહીં જોબ કરવાથી તેમનો સ્વ વૃદ્ધિ અને વિકાસ થશે અને તે જ સમયે અમે જે કામ સોંપ્યું છે તે જોવા માટે વ્યક્તિને થોડી સ્વતંત્રતા અને લવચીકતા આપો કારણ કે જો દરેક વખતે જોબ જે રીતે નક્કી કરવામાં આવે છે તે થશે અને સમયનું સંચાલન કરવામાં આવશે તો તે કિસ્સામાં જે વ્યક્તિ નોકરી કરી રહી છે અથવા પ્રતિનિધિ છે તે કામ કરવામાં રસ ગુમાવશે તે શું કરશે તે કામ કરવામાં તેની સર્જનાત્મકતા અને નવીનતાનો ઉપયોગ કરશે નહીં અને તે પછી તમે મહત્વના ક્રમમાં જોબને પ્રાધાન્ય આપો અને દરેક કામ માટે સમયનો સ્લોટ નક્કી કરો અને તે ફિક્સ કર્યા પછી જોબ કરવા માટે અમુક સંસાધનોની જરૂર હોય છે જેમ કે કોમ્પ્યુટર ઇયર સપોર્ટ મશીનનો સમય વગેરે જેથી ટેન્શન છૂટી જાય સામાન્ય રીતે લોકો મુશ્કેલ કામ થી શરૂ કરે છે જેથી ટેન્શન છૂટી જાય અથવા જો તમે કામમાં ખૂબ જ અસ્વસ્થતા અનુભવતા હો અથવા તમને જે કામ સોંપવામાં આવ્યું હોય તેમાં તમે ખૂબ જ આરામદાયક અનુભવતા ન હોવ તો સરળથી શરૂઆત કરો જેથી તે તમારો આત્મવિશ્વાસ વધારશે અને પછી તમે કામ કરવામાં તમારી મુશ્કેલીનું સ્તર વધારી શકો છો તેથી સંસાધનો ગોઠવો પછી પ્રથમ વસ્તુ પ્રથમ કરો જે તણાવ મુક્ત થાય કોઈ કામ પૂરું કર્યા પછી વાતચીત દ્વારા આરામ કરો ઠંડકથી બેસો ખુરશીઓ ખાલી કરો જેથી કરીને તમે ફરીથી નવું કામ કરવા માટે ઉત્સાહિત થાઓ પછીનું કામ કરવાનો પ્રયાસ કરો અને તે દિવસે બધી નોકરીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફરજના કલાકો દરમિયાન કામ કરો અને આમ કરવાથી આત્મવિશ્વાસ વધશે તમારામાં તે તમને સ્વ શિસ્ત શીખવશે અને તે લક્ષ્ય પ્રાપ્તિને સુનિશ્ચિત કરશે અને અન્ય બિન કાર્યકારી પ્રવૃત્તિઓ માટે સમય છોડશે જેમ કે તમે કુટુંબને સમય આપવો આસપાસના સમાજ ને સમય આપવો અને સમુદાય માટે સ્વેચ્છાએ કામ કરવું અથવા તેમાં હાજરી આપવી મિત્રો અને સંબંધીઓ ને ગોતો જો તમે તે રીતે કરો છો તો તે બિન કાર્યકારી પ્રવૃત્તિઓ માટે સમય છોડશે અને તે મૂળભૂત રીતે તમારી દૈનિક પ્રવૃત્તિઓ માટે એક આયોજન અને સમસ્યા હલ કરવાનો અભિગમ છે આમ કરવાથી તમે સંતોષ પણ અનુભવશો અને તમારું સ્ટ્રેસ લેવલ ઓછું થશે કારણ કે તમે બીજા દિવસ માટે કોઈ પેન્ડિંગ જોબ નથી રાખતા અને જ્યારે તમે કામ કરી રહ્યા હો ત્યારે તમે સવારે શેડ્યૂલનું મૂલ્યાંકન કરો કે તમે શું કરવા જઈ રહ્યા છો ફરીથી દિવસના અંતે તમે મૂલ્યાંકન અને ફરીથી તેનું પુનઃમૂલ્યાંકન કરો છો તેનો અર્થ એ છે કે તમે જે કરવા જઈ રહ્યા છો તે એ છે કેશું હું તે કામ કરી રહ્યો છું જો તે ન કરતો હોય તો મારે શું બદલવાની જરૂર છે અને તે મુજબ તમે તમારી વર્તણૂક બદલો જેથી તમે સમયનું અસરકારક રીતે સંચાલન કરી શકો કેટલીક ચિંતાઓ એવી છે કે જો વ્યક્તિ પાસે કામ કરવાની સ્વતંત્રતા નથી અથવા તેની પાસે સ્વાયત્તતાનો અભાવ છે અથવા વ્યક્તિ પાસે કામ બનાવવાની ક્ષમતા નથી અથવા તે પોતાની નોકરી નથી કરી રહ્યો છે તેનો અર્થ એ કે તેની પાસે જોબ ક્રાફ્ટિંગ ઓછું છે અને જો કામનું ભારણ ઓછું હોય અન્યનો પ્રભાવ ઓછો હોય અને તેમની પ્લાનિંગ સિસ્ટમ ઓછી હોય તો સમય વ્યવસ્થાપન એ એક સારો વિકલ્પ છે તેનાથી વિપરિત જ્યારે નોકરીની સ્વાયત્તતા વધારે હોય જોબ ક્રાફ્ટિંગ વધારે હોય કામનું ભારણ વધારે હોય અન્ય લોકોનો પ્રભાવ વધુ હોય અને આયોજન વ્યવસ્થા હોય તો સમય વ્યવસ્થાપન જરૂરી છે સારા આયોજકો તેમના આયોજિત કાર્ય કરતી વખતે સમયનું સંચાલન કરવામાં નબળા હોઈ શકે છે તેથી સમયનો વધુ પડતો અંદાજ એ સમયને નિયંત્રિત કરવા અને તણાવને ટાળવાનું સાધન હોઈ શકે છે કારણ કે તેઓ કાર્ય પૂર્ણ કરવા માટે પૂરતો સમય આપે છે જો કે તમે એવા લોકોને જોશો કે જેઓ સર્જનાત્મક છે તેમના માટે જોબ પર સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ છે કારણ કે સર્જનાત્મકતા એવી નોકરી ન હોઈ શકે જે સખત નિર્ધારિત સમયની અંદર પૂર્ણ કરી શકાય જ્યારે તમે નવી પ્રોડક્ટ વિકસાવતા હોવ ત્યારે તે લાગી શકે છે 3 વર્ષ કે 4 વર્ષ કે 5 વર્ષ લાગી શકે છે તેથી આ સમય વ્યવસ્થાપનનો ખ્યાલ સર્જનાત્મક લોકો માટે ખૂબ જ યોગ્ય રીતે લાગુ પડતો નથી જો કે તેઓને જોબને અલગ અલગ ઘટકોમાં વિઘટિત કરવા માટે કહેવામાં આવી શકે છે અને દરેક ઘટકોને નિર્ધારિત સમયની અંદર પૂર્ણ કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ કેટલીક ચિંતાઓ છે જો તમે ટાઈમ મેનેજમેન્ટ મેટ્રિક્સ માં જોશો તો તમારે એ જોવું પડશે કે ધ્યાન રાખવાનું છે અને મહત્વનું શું છે તે માટે પહેલા જોઈ લેવું જોઈએ તે છે કટોકટી દબાવતી સમસ્યાઓ સમયમર્યાદા સંચાલિત પ્રોજેક્ટ્સ મીટિંગ્સ અને તૈયારીઓ આ સૌથી મહત્વપૂર્ણ અને તાત્કાલિક છે એક વસ્તુ માં તમે તાત્કાલિક અને બિન તાકીદ લો છો બીજી વસ્તુ માં તમે મહત્વપૂર્ણ અને બિન મહત્વપૂર્ણ લો છો જે તમને ચાર ભાગ માં મળી રહ્યા છે સૌથી મહત્વપૂર્ણ વેચાણ એ નોકરીઓ સાથે છે જે તમારા માટે મહત્વપૂર્ણ અને તાત્કાલિક છે બાકીના એટલા મહત્વપૂર્ણ નથી છેલ્લે તમે કસરત જુઓ આને રોક ઇન બકેટ અથવા ટાઇમ મેનેજમેન્ટ ટાસ્ક કહેવાય છે અને અહીં પાંચ તત્વો છે એક ડોલ કેટલાક મોટા ખડકો કેટલાક નાના પથ્થરો કેટલાક રેતી અને પાણી જેમાંથી બકેટ એ તમારો ઉપલબ્ધ સમય છે ખડક પથ્થર રેતી પાણી ડોલ સિવાયના ચાર તત્વો તમારું કાર્ય છે પ્રથમ તમારે કાર્ય પૂર્ણ કરવું પડશે અને કાર્ય પૂર્ણ કરવા માટે તમારે અહીં અને ત્યાં ઘણા નાના કામ કરવા પડશે જેથી તે કાર્ય પૂર્ણ થઈ જશે મોટા ખડકોને ડોલમાં નાખો શું તે ભરેલું છે જવાબ છે ના નાના પત્થરોને મોટા ખડકોની આજુબાજુ મુકો શું તે ભરાઈ ગયું છે જવાબ છે ના રેતી નાખો અને હલાવો હવે શું તે ડોલ ભરેલી છે જવાબ છે ના પાણી નાખો શું ડોલ ભરાઈ ગઈ છે હા હવે તે ભરાઈ ગયું છે અહીંથી આપણે જે પાઠ શીખીએ છીએ તે એ છે કે જ્યાં સુધી તમે મોટા ખડકોને પ્રથમ ન મૂકશો ત્યાં સુધી તમને તે બિલકુલ મળશે નહીં બીજા શબ્દોમાં કહીએ તો બીજી બધી બાબતો પહેલાં તમારા મોટા મુદ્દાઓ માટે સમયની યોજના બનાવો અથવા અનિવાર્ય રેતી અને પાણી ભરતા તમારી સમસ્યા તમારા દિવસો ભરી દેશે એટલે કે દિવસનો સમય કેવી રીતે પસાર થઈ જશે તે ખબર નહિ પડે અને તમે મોટી સમસ્યાઓને ઉઠાવી શકશો નહીં તેથી નોંધ કરો કે મોટું કાર્ય એ જરૂરી કાર્ય નથી તે એક હોઈ શકે છે હવે રજા અને પછી તમે વિચારો છો કે તમે સમયનું સંચાલન કેવી રીતે કરો છો